I V કેરેક્ટરીસ્ટિકસ અને IV કેરેક્ટરીસ્ટિકસ પરના મહત્ત્વના પોઈન્ટ્સ જોયા પછી હવે કદાચ ડેટા શીટ પર ધ્યાન આપવાનો સારો સમય છે ડેટાશીટનો અભ્યાસ કરી અને IV કેરેક્ટરીસ્ટિકસના મહત્ત્વ ના પોઈન્ટ્સને ડેટાશીટ પરિમાણો પર ગોઠવવાનો પ્રયત્ન કરી IV કેરેક્ટરીસ્ટિકસના કેરેક્ટરની અને PV પેનલ્સને પસંદ કરવાની વધારે સમજ આપશે આપણે ડેટાશીટ પર એક નજર કરીએ અને PV પેનલની IV કેરેક્ટરીસ્ટિકસ વિશેની આપણી સમજને મજબૂત કરવાનો પ્રયાસ કરીએ આ પૃષ્ઠ ફોટોવોલ્ટેઇક મોડ્યુલોની ડેટાશીટ બતાવે છે આ એક પોલી ક્રિસ્ટલાઈન 210 વોટ થી 240 વોટ મોડ્યુલ છે તમે અહીં ઘણી કોલમ જોશો દરેક કોલમ ચોક્કસ પેનલ પેકેજને રજૂ કરે છે અને આ આપણા માટેના રસિક પરિમાણો છે અને પછી આપણે જોઈએ કે તેઓ IV કેરેક્ટરીસ્ટિકસ પર કેવી રીતે મેપ થાય છે આપણે ચોક્કસ વોટેજની એક લાક્ષણિક પેનલ જોશું જે પીક 240 વોટની છે અને દરેક પરિમાણનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરીએ અને જુઓ કે આપણે અભ્યાસ કરેલ I V કેરેક્ટરીસ્ટિકસ કેવી રીતે મેપ થાય છે તેના માટે ચાલો I V કેરેક્ટરીસ્ટિકસ અહીં મૂકીએ જેથી તમે તેને ડેટાશીટ સાથે સારી રીતે સમજી શકશો આપણી પાસે હવે અહીં છે PV પેનલની IV કેરેક્ટરીસ્ટિક આ પરિમાણો ધ્યાનમાં લો અને ચાલો આ કોલમ લઈએ એટલે કે આપણે 240 વોટની PV પેનલ લઈ રહ્યા છીએ હવે મને isc ધ્યાનમાં લેવા દો આ 8 99 એમ્સ છે અને ચાલો આપણે તેને અહીં 8 99 એમ્સ માર્ક કરીએ Voc ડેટા શીટમાં 36 72 આપવામાં આવે છે તો આપણે તે અહીં લખી શકીએ છીએ અહીં 36 7 વોલ્ટ અને તેને અનુલકક્ષીને આપણી પાસે આગળ પરિમાણો Imp અને Vmp પણ છે Imp એ પીક પાવર પોઇન્ટ પર કરંટ છે Vmp એ પીક પાવર પોઈન્ટ પર વોલ્ટેજ છે આ Vmp જે આપણે Vm ટર્મનો ઉપયોગ કર્યો છે અને આ Imp છે તેથી જો તમે આ બંનેને જુઓ અને તેને PV પેનલ પર મેપ કરો તો આ 7 96 એમ્સ બરાબર છે અને આ 30 18 વોલ્ટ છે હવે આ એક 240 વોટની પેનલ છે તેનો મૂળભૂત અર્થ એ છે કે આપણી પાસે પાવર તરીકે 240 વોટ છે પેનલ સપ્લાય કરવામાં સક્ષમ છે અને તે છે અહીં સૂચવ્યા મુજબ આ પોઈન્ટ તમે તે 7 96 30 18 વોલ્ટના ગુણાકાર દ્વારા પણ મેળવી શકો છો તમે જોશો કે અહીં p ટર્મ વપરાય છે p પીકનું પ્રતિનિધિત્વ કરે છે તેથી સામાન્ય રીતે ફોટોવોલ્ટેઇક મોડ્યુલમાં ડેટાશીટ ટર્મિનોલોજી જે વપરાય છે એ વોટ પીક છે જે સૂચવે છે કે તે પીક પાવર પોઇન્ટ છે તેથી સામાન્ય રીતે આપણે આ P તરીકે લખીશું હવે એક સવાલ ઉભો થાય છે આપણી પાસે 240 વોટ્સ પીક છે અને આ કરંટ અને વોલ્ટેજ આપણે I V કર્વ પર જોયું તેમ છે આ બધી વેલ્યુ લાગુ કરીએ તો ઇન્સીડન્ટ સોલાર પાવર શું કરે છે તેથી સામાન્ય રીતે ત્યાં સ્ટાન્ડર્ડ ઇન્સીડન્ટ સોલાર પાવર હોય છે અને તે એક કિલોવોટ પ્રતિ મીટર સ્ક્વેર છે અને 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને છે હવે આ સ્ટાન્ડર્ડ ઇન્સોલેશન છે તેને આપણે સ્ટાન્ડર્ડ ઇન્સોલેશન કહીએ અને સ્ટાન્ડર્ડ તાપમાન તરીકે 25 ડીગ્રી સેન્ટીગ્રેડ છે તેથી જો તે સ્પષ્ટ કરેલ નથી આ બધી વેલ્યુ સ્ટાન્ડર્ડ ઇન્સીડન્ટ સોલાર પાવર પ્રતિ મીટર સ્ક્વેર અને 25 ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાને એમ્બીયન્ટ તાપમાને આપવામાં આવે છે